આપણે આગળ બીજા માઇક્રોપ્રોસેસર પર ધ્યાન આપીશું જે 8085 નું એડવાન્સ વર્ઝન છે જે 8086 માઇક્રોપ્રોસેસર તરીકે ઓળખાય છે તો 8085 ની જેમ આ એક બેઝીક માઇક્રોપ્રોસેસર છે કોઈ પણ માઇક્રોપ્રોસેસર અથવા માઇક્રોકન્ટ્રોલર આર્કિટેક્ચરને સમજવા માટે 8085 ને સમજવું જરૂરી છે પરંતુ હવે આપણે જે સિસ્ટમ્સ જોઈએ છીએ તે મોટા ભાગની સિસ્ટમ્સ કેટલાક એડવાન્સ માઇક્રોપ્રોસેસર્સ પર આધારીત છે આ એડવાન્સ માઇક્રોપ્રોસેસર્સ સામાન્ય રીતે ખૂબ જટિલ હોય છે તો 8085 થી આગળના ઉચ્ચ સ્તરના માઇક્રોપ્રોસેસર્સ 8086 તરફ આ ઈવોલ્યુશન કેવી રીતે થયુ તે જોવાનો પ્રયત્ન કરીશું અહીં આર્કિટેક્ચર થોડું ઘણું સમાન છે માત્ર ફીચર્સ માં ફેરફાર કરવામાં આવ્યા છે એટલે કે ઓર્ગેનાઇઝેશન માં રહેલ મેમરી સ્ટ્રક્ચર રજીસ્ટર્સ જેવી વસ્તુઓમાં સામાન્ય રીતે કોઈ ફેરફાર નથી જો કંઈ બદલાય છે તે એ છે કે CPU માં વધારાની ફંક્શનાલીટીઝ ઉમેરવામાં આવી હોઈ શકે છે જેમ કે કેટલાક સિક્યોરિટી ફીચર્સ થોડુ ફેઝીંગ મિકેનિઝમ અથવા મેમરી મેનેજમેન્ટ વગેરે તો આ બધું ઉમેરવામાં આવ્યું છે તો પરિણામે માળખું વધુ જટિલ બની જાય છે પરંતુ આવશ્યકપણે એક્સેસ પેટર્ન અથવા આ ડિઝાઇન ભાગ આ 8086 પ્રોસેસર પર આધારીત રહે છે તો આ જ કારણ છે કે આપણે આ 8086 પ્રોસેસરને જોઈ રહ્યા છીએ તો આપણે શું કરીશું કે આપણે પહેલા 8085 શીખી ગયા છીએ તો આપણે ફક્ત 8085 નો સંદર્ભ લઈશું અને એ જોવાનો પ્રયત્ન કરીશું કે આપણી પાસે અહીં ક્યુ નવું ફીચર છે તો આપણે 8086 ની શરૂઆત કરીએ તે વર્ષ 1978 માં INTEL દ્વારા બહાર પાડવામાં આવ્યુ હતું જે ઘણું જૂનું છે તે પ્રથમ 16 બીટ પ્રોસેસર છે લોકોએ વિચાર્યું કે 8 બીટ પ્રોસેસરમાં ક્ષમતાઓ ઘણી ઓછી છે તો આપણે 16 બીટ પર માટે શા માટે ન જઈએ જેથી આપણું બેઝીક ઓપરેશન 16 બીટ ડેટા પર હશે તો આપણું ઓપરેશન ઝડપી થશે અને તે વધુ શક્તિશાળી છે અને તમે વધુ સંખ્યામાં ઇન્સ્ટ્રક્શન્સ ને સમાવી શકો છો

તો જો તમારી પાસે 16 બીટની વર્ડ સાઈઝ હોય તો તમે વધુ સંખ્યામાં ઇન્સ્ટ્રક્શન્સ સમાવી શકો છો જેમ કે 8 બીટની વર્ડ સાઈઝમાં આપણી પાસે માત્ર 28 અલગ અલગ ઇન્સ્ટ્રક્શન્સ હોઈ શકે છે પરંતુ 16 બીટ માટે આપણી પાસે 216 ઇન્સ્ટ્રક્શન્સ હોઈ શકે છે તેથી જો આઉટપુટ સાઈઝ 16 બીટ હોય તો તમારી પાસે 216 વિવિધ ઇન્સ્ટ્રક્શન્સ હોઈ શકે છે તો આ મૂળરૂપે HMOS ટેક્નોલોજી પર ડિઝાઇન કરવામાં આવ્યું હતું અને હવે તેમાં HMOS III ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં લગભગ 29000 ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થયો છે તેમાં 40 પિન ડ્યુઅલ ઇન લાઇન પેકેજ અને 5 V સપ્લાય વોલ્ટેજ છે તેમાં ઇન્ટરનલ ક્લોક નથી હોતી તેમાં 33 ડ્યુટી સાયકલ સાથેનો એક્ટર્નલ એસિમેટ્રીક ક્લોક સોર્સ હોય છે તો આપણે એક્ટર્નલ ક્લોક આપવી પડશે અહીં કુલ અવધિનો એક તૃતીયાંશ ભાગ હાય સ્ટેટ માં હશે અને બાકીનો ભાગ લો સ્ટેટ માં હોવો જોઈએ 8085 કે જયાં 16 બીટનું એડ્રેસ છે તેની સરખામણીમાં અહીં 20 બીટનું એડ્રેસ છે તો અહીં 20 બીટનું એડ્રેસ છે અને સ્વાભાવિક રીતે તે 220 અથવા 1 MB મેમરી એક્સેસ કરી શકે છે જ્યારે 8085 માં 16 બીટની એડ્રેસ બસ હોય છે જેથી તે 216 અથવા 64k એડ્રેસ બસને એક્સેસ કરી શકે છે પરંતુ 8086 એ 220 અથવા 1 MB એડ્રેસ સ્પેસને એક્સેસ કરી શકે છે અને પછી એડ્રેસેબલ મેમરી સ્પેસને 512 kB દરેકની 2 બેંકમાં ગોઠવવામાં આવે છે તે લોઅર બેંક અથવા ઈવન બેંક અને હાયર બેંક અથવા ઓડ બેંક તરીકે ઓળખાય છે એડ્રેસ લાઇન A0 નો ઉપયોગ ઈવન બેંકને પસંદ કરવા માટે થાય છે અને કંટ્રોલ સિગ્નલ BHE નો ઉપયોગ ઓડ બેંકને એક્સેસ કરવા માટે થાય છે તો આપણે આ કંટ્રોલ લાઇન્સ પછીથી જોઈશું IO મેપ કરેલ ઉપકરણો માટે એક અલગથી 16 બીટ એડ્રેસ છે અને સ્વાભાવિક રીતે તે 216 એટલે કે 64 kB એડ્રેસ જનરેટ કરી શકે છે તો 8085 ના કેસમાં તમને આ ઇનપુટ આઉટપુટ સ્ટેટમેન્ટ યાદ હશે કે તેમાં માત્ર 8 બીટ એડ્રેસ બસ હતી તો તે 8 બીટ એડ્રેસ ત્યાં સ્પેસિફાય કરી શકાય છે તો આપણે ફક્ત 28 અથવા 256 ઉપકરણોને કનેક્ટ કરી શકીએ છીએ પરંતુ અહીં IO માટે એડ્રેસ બસ પણ 16 બીટની છે તેથી તમારી પાસે પ્રોસેસર્સ સાથે 216 વિવિધ ડિવાઇસ જોડાયેલા હશે તો IO ડિવાઇસ માટે કુલ 64 kB એડ્રેસ ડેડિકેટ કરવામાં આવ્યા છે તો તેઓ તેનાથી કનેક્ટ થઈ શકે છે તે 2 મોડ્સ માં કાર્ય કરે છે મિનીમમ મોડ અને મેક્સીમમ મોડ ત્યાં MN અને MX પિન હોય છે જે તેનું ઓપરેશન નક્કી કરે છે તો મિનીમમ મોડનો અર્થ થાય છે કે મોટા ભાગે પ્રોસેસર કામ કરશે અને ત્યાં ઇન્સ્ટ્રક્શન સેટ રિસ્ટ્રીક્ટેડ હોય છે સામાન્ય રીતે યુઝર પ્રોગ્રામ્સ મિનીમમ મોડથી એક્ઝિક્યુટ કરશે અને કેટલીક વાર જ્યારે તમારે પ્રોસેસરના દરેક ભાગ માટે અનરિસ્ટ્રીક્ટેડ એક્સેસ સાથે સિસ્ટમ ઓપરેશન મોડની જરૂર હોય ત્યારે તમે આ મેક્સીમમ મોડનો ઉપયોગ કરી શકો છો તો આ મિન મેક્સ મોડ છે આ પિન્સ અને સિગ્નલ્સ છે આપણે 8086 માં જે અલગ અલગ પિન છે તે જોઈશું અહીં પિન AD0 થી AD14 છે આ 15 બિટ એડ્રેસ છે અને આ AD15 પિન છે અને અહીં પિન 16 17 18 અને 19 છે તો આ 20 બીટની એડ્રેસ બસ છે અને તમે જોશો કે એડ્રેસ બસ એ ડેટા બસ સાથે મલ્ટીપ્લેક્સ્ડ છે તો આ AD0 થી AD15 એમ 16 બીટની ડેટા બસ છે આપણી પાસે અહીં વધારે લાઇન્સ પણ છે અહીં એડ્રેસ બસ પિન્સ એ સ્ટેટસ પિન્સ S3 S4 S5 અને S6 સાથે મલ્ટીપ્લેક્સ્ડ છે તો આ ચાર સ્ટેટસ લાઇન્સ આ એડ્રેસ બસ સાથે મલ્ટીપ્લેક્સ્ડ છે તેથી અહીં કોઈ પણ એડ્રેસ બસ ફ્રી નથી તો અહીં 20 બીટની એડ્રેસ બસ અને 16 બીટની ડેટા બસ છે આ સિવાય અન્ય મહત્વની પિન્સમાં આ NMI એટલે કે નોન માસ્કેબલ ઇન્ટરપ્ટ અને INTR ઈન્ટરપ્ટ લાઈન પિન છે જેને આપણે એક પછી એક સમજાવીશું તો આ AD0 થી AD15 બાયડીરેક્શનલ બસ છે તેઓ એડ્રેસ બસ અને ડેટા બસ છે તો આ લો ઓર્ડર એડ્રેસ બસ છે તે ડેટા સાથે મલ્ટીપ્લેક્સ્ડ છે જ્યારે AD લાઇન્સનો ઉપયોગ એડ્રેસ મેમરીને ટ્રાન્સમીટ કરવા માટે થાય છે ત્યારે AD સિમ્બોલ ના બદલે સિમ્બોલ A નો ઉપયોગ થાય છે ત્યારે આપણે તેને A0 થી A15 કહીએ છીએ અને જ્યારે તેનો ઉપયોગ ડેટા ટ્રાન્સમીટ કરવા માટે થાય છે ત્યારે આપણે D0 થી D7 D8 થી D15 અથવા D0 થી D15 લાઇનનો ઉપયોગ કરીશું તો IO ડિવાઇસ માટે ડેટા લાઇન્સ અને અલગ એડ્રેસ લાઇન્સ A0 થી A15 હશે સમયનો સંદર્ભ 0748 તો આપણી પાસે 20 બીટનું એડ્રેસ છે જેમાંથી આ 16 બિટ્સ A0 થી A15 છે અને પછી A16 A17 A18 અને A19 એ ઉચ્ચ ક્રમની એડ્રેસ બસ લાઇન્સ છે અને તે સ્ટેટસ સિગ્નલ્સ S3 S4 S5 અને S6 સાથે મલ્ટીપ્લેક્સ્ડ છે પછી અહીં અમુક રસપ્રદ લાઇન્સ છે આ BHE એ એક્ટીવ લો સિગ્નલ છે તેનો અર્થ બસ હાય એનેબલ છે તેનો ઉપયોગ ડેટા બસના સૌથી મહત્વપૂર્ણ ભાગ D8 થી D15 પર ડેટાને એનેબલ કરવા માટે થાય છે તો જો તમે D8 થી D15 પર મૂલ્ય મેળવવાનો પ્રયાસ કરી રહ્યાં છો તો આ BHE લાઈન લો હોવી જોઈએ અને ડેટા બસના ઉપરના અડધા ભાગ સાથે કનેક્ટ થયેલ 8 બીટનું ડિવાઇસ આ BHE સિગ્નલનો ઉપયોગ કરે છે તે સ્ટેટસ લાઇન S7 સાથે મલ્ટીપ્લેક્સ્ડ છે મેં કહ્યું હતું કે ડેટા બસ એ 16 બીટની છે તેથી આપણી પાસે બે મેમરી બેંક છે તો એક મેમરી બેંક એક સિગ્નલ દ્વારા એક્ટીવ થઈ શકે છે લોઅર મેમરી બેંક અમુક સિગ્નલ દ્વારા એક્ટીવ થઈ શકે છે હાયર મેમરી બેંક આ BHE સિગ્નલ દ્વારા એક્ટીવ થઈ શકે છે તો ડેટા બસના ઉપરના ભાગને એક્ટીવ કરવા માટે BHE સિગ્નલ લો હોવું જોઈએ પછી અહીં MNMX પિન છે તો આ પિન સૂચવે છે કે પ્રોસેસર ક્યાં મોડમાં ઓપરેટ કરશે પછી અહીં રીડ સિગ્નલ છે જે એક્ટીવ લો છે જ્યારે આઉટપુટ લો હોય ત્યારે તે એક્ટીવ થાય છે તો બહારથી વેલ્યુ રીડ કરવા માટે આ RD લાઇન છે અને આપણી પાસે અહીં આ ટેસ્ટ લાઇન છે તો આ TEST એ એક એક્ટીવ લો લાઇન છે અને તેનું WAIT ઇન્સ્ટ્રક્શન દ્વારા પરીક્ષણ કરવામાં આવે છે તો કેટલાક આઉટપુટ ઉપકરણને કનેક્ટ કરવા માટે આ ઉકેલાય છે તો જો આઉટપુટ ડિવાઇસ 8086 ને વેઇટ કરવાનું કહેશે તો 8086 માં પ્રોગ્રામ WAIT ઇન્સ્ટ્રક્શનને એકઝીક્યુટ કરશે અને પછી 8086 ને વેઇટ સ્ટેટમાં મૂકવામાં આવશે અને પછી તે TEST લાઈનને સેન્સ કરશે તો આ TEST લાઇન એક્ટીવ થાય પછી જ 8086 તેના ઓપરેશન પર પાછું આવશે તો તેના પછીથી એક્ટીવ કરવામાં આવે છે તો આનો ઉપયોગ બાહ્ય પ્રવૃત્તિને પ્રોસેસરની આંતરિક કામગીરીમાં સમન્વયિત કરવા માટે થાય છે જેમ કે મારી સિસ્ટમમાં ઘણા બધા ડિવાઈસ હોઈ શકે છે અને કેટલાક ડિવાઈસ કંઈક કામ કરતા હોઈ શકે છે આ 8086 પ્રોગ્રામ પણ ચાલતો હોઈ શકે અને કદાચ પ્રોગ્રામને કોઈક ડીવાઈસ પાસેથી કંઈક ડેટાની જરૂર હોઈ શકે અને તે ડીવાઈસ હજી તૈયાર ન હોઈ શકે તો પ્રોસેસર શું કરશે ડિવાઇસ રેડી નથી તે જોઈને તે વેઈટ સ્ટેટમાં જશે અને તે આ TEST લાઇન લો થવા માટે વેઇટ કરશે તો જ્યારે આ બાહ્ય ડિવાઇસ રેડી હોય તે આ TEST લાઇનને લો કરશે અને પરિણામે 8086 વેઈટ સ્ટેટમાંથી બહાર આવશે અને તે આગળની ઇન્સ્ટ્રક્શન સાથે ચાલુ રહેશે તો આ ટેસ્ટ પિન છે અને પછી અહીં એક રેડી પિન છે તો જો બહારની મેમરી ધીમી હોય તે કિસ્સામાં જ્યારે એડ્રેસ બસમાં એડ્રેસની વેલ્યુ આવી ગઈ હોય કે આપણે ક્યાંથી વેલ્યુ રીડ કરવા માંગીએ છીએ તો તે ડેટાને ડેટા બસ પર મૂકવા માટે મેમરીને થોડો સમય જોઈએ પરંતુ પ્રોસેસર આ મેમરી કરતાં વધુ ઝડપી હોઈ શકે છે તો પ્રોસેસરે રાહ જોવી પડશે અને તે હેતુ માટે આ રેડી સિગ્નલ છે તો મેમરી મોડ્યુલ શું કરી શકે છે તે આ રેડી લાઈનને લો કરશે પ્રોસેસર રાહ જોશે અને જ્યારે આ રેડી હાય થઈ જશે તેનો અર્થ એ થશે કે મેમરીએ ડેટા ટ્રાન્સફર પૂર્ણ કર્યું છે તો આ રીતે પ્રોસેસર વેલ્યુ રીડ કરી શકે છે તો આ રીતે આ રેડી સિગ્નલનો ઉપયોગ કરી શકાય છે આવું 8085 પ્રોસેસરમાં પણ થાય છે ત્યાં પણ આપણી પાસે રેડી લાઇન હતી પછી અહીં રીસેટ પિન છે તેનાથી પ્રોસેસરની વર્તમાન પ્રવૃત્તિઓ તાત્કાલિક સમાપ્ત થશે તો તે રીસેટ થશે અને પછી તે પ્રોગ્રામ કાઉન્ટર ની પૂર્વવ્યાખ્યાયિત વેલ્યુ પર પાછું જશે તો તે તે પોઇન્ટથી એક્ઝીક્યુટ થવાનું શરૂ કરશે અને સુરક્ષા ખાતર જોવા માટે તમારે ખાતરી કરવી પડશે કે આ રીસેટ સિગ્નલ કે જે નોઇઝ સિગ્નલ નથી તે 4 ક્લોક સાયકલ માટે એક્ટીવ હાય હોવું જોઈએ તો જો તે લો હોય તો સિગ્નલને માન્ય ગણવામાં આવશે નહીં તેને અવગણવામાં આવશે અને જો તે 4 ક્લોક સાયકલ માટે હાય હોય તો જ તે માન્ય હશે તો જ રીસેટ થશે પછી આપણી પાસે ક્લોક સિગ્નલ છે તો ક્લોક એ બસ કંટ્રોલ એક્ટીવિટી પ્રોસેસર માટે બેઝીક ટાઇમિંગ ફિચર પ્રદાન કરે છે તો તે 33 ડ્યુટી સાયકલ સાથેના એસિમેટ્રીક સ્કવેર વેવ છે જેમ મેં પહેલા કહ્યું એમ કે હાય ટાઈમ કુલ ક્લોક પીરીયડના 0 33 હોવો જોઈએ અને લો ટાઈમ ક્લોક પીરીયડના 0 67 હોવો જોઈએ પછી અહીં ઇન્ટરપ્ટ રીકવેસ્ટ પિન INTR છે આ 8085 ની INTR પિનની જેમ જ કામ કરે છે તે એક ટ્રિગર્ડ ઇનપુટ છે અને તેને રીકવેસ્ટ ની ઉપલબ્ધતા નક્કી કરવા માટે દરેક ઇન્સ્ટ્રક્શનની છેલ્લી ક્લોક સાયકલમાંથી સેમ્પલ કરવામાં આવે છે તો ફરીથી 8085 ની જેમ છેલ્લી ક્લોક સાયકલથી ઇન્ટરપ્ટ લાઇનને સેમ્પલ્ડ કરવામાં આવે છે તો જો તે ક્લોક સાયકલ પર કોઈ ઇન્ટરપ્ટ આવે તો માત્ર આ ઇન્ટરપ્ટ લાઇન સેન્સ થશે અને પછી જો કોઈ ઇન્ટરપ્ટ રિકવેસ્ટ પેન્ડીંગ હોય તો પ્રોસેસર INTR સિગ્નલને એક્ટીવ કરીને ઇન્ટરપ્ટ એક્નોલેજ સાઇકલ માં જશે અને પછી આ ડીવાઈસ ડેટા બસ પર ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીનનું એડ્રેસ મુકશે અને ત્યાંથી ઇન્ટરપ્ટ સર્વિસ રૂટિન શરૂ થશે તો આ ઓપરેશન્સ 8085 ના ઓપરેશન જેવા જ છે પછી આપણી પાસે આ MNMX પિન છે તો 8086 પ્રોસેસરમાં ઓપરેશનના 2 મોડ્સ છે તે મિનીમમ મોડમાં અથવા મેક્સીમમ મોડમાં ઓપરેટ કરી શકે છે ઓપરેશનના મિનીમમ મોડમાં માઇક્રોપ્રોસેસર કોઈ પણ કો પ્રોસેસર સાથે સંકળાતું નથી અને મલ્ટીપ્રોસેસર સિસ્ટમ્સ માટે તેનો ઉપયોગ કરી શકાતો નથી જ્યારે મેક્સીમમ મોડમાં તે મલ્ટીપ્રોસેસર મોડ અથવા કો પ્રોસેસર મોડમાં ઓપરેટ કરી શકે છે તો આ મિનીમમ મોડ અથવા મેક્સીમમ મોડ આ MNMX લાઈન દ્વારા એક્ટીવેટ કરી શકાય છે તો જ્યારે તમે અન્ય પ્રોસેસર સાથે તેનો ઉપયોગ કરતા નથી તો તમારે તેને ડીએકટીવેટેડ મોડ માં મૂકવું પડે અને ત્યારે આ MNMX લાઈન 1 ની બરાબર થશે તેને મેક્સીમમ મોડ પર મૂકવા માટે આપણે તેને 0 ની બરાબર મૂકવું પડે તો આ રીતે આપણે ઓપરેશનના આ મિનીમમ મેક્સીમમ મોડનો ઉપયોગ કરી શકીએ ઓપરેશનના મિનીમમ મોડમાં તે કોઈ પણ પ્રોસેસર સાથે સંકળાતું નથી અને પછી મેક્સીમમ મોડમાં તે મલ્ટીપ્રોસેસર એન્વાયરમેન્ટમાં કામ કરી શકે છે તો તમે સંખ્યાબંધ પ્રોસેસર્સ મૂકી શકો છો અને તેઓ એકબીજાને કેટલાક કાર્યો કરવા માટે સહકાર આપશે તો આ રીતે તમે મલ્ટીપ્રોસેસર એન્વાયરમેન્ટમાં કાર્ય કરી શકો છો આ MNMX લાઈનને હાય કરીને તમે મિનીમમ મોડનું ઓપરેશન એક્ટીવ કરી શકો છો અને મેક્સીમમ મોડ માટે તેને લો કરી શકો છો તો ઓપરેશનના મિનીમમ મોડ માટે આ MNMX લાઇન હાય હોવી જોઈએ અને પછી આપણી પાસે ઘણી અન્ય લાઇન્સ પણ છે જેમ કે 8086 ઓપરેશન માટે તમામ કંટ્રોલ સિગ્નલ્સ જનરેટ કરશે કારણકે બસ માટે તે એક માત્ર માસ્ટર છે જે આપણી પાસે આ મોડમાં છે તો આ DTR લાઇન એ ડેટા ટ્રાન્સમીટ રિસીવ માટે છે તો આ પ્રોસેસરમાંથી આવતું આઉટપુટ સિગ્નલ છે જે ડેટા ટ્રાન્સીવર દ્વારા ડેટા ફ્લો ની દિશાના નિયંત્રણ માટે છે તો જો તમે ડેટા ટ્રાન્સમીટ કરી રહ્યાં હોવ DT નો અને જો તમે ડેટા રિસીવ કરી રહ્યાં હો તો R નો ઉપયોગ થશે પછી આપણી પાસે ડેટા એનેબલ DEN લાઇન છે તે પ્રોસેસરમાંથી મળતું આઉટપુટ છે જેનો ઉપયોગ સિગ્નલ ટ્રાન્સીવર માટે આઉટપુટ એનેબલ તરીકે લેવાય છે તો જો તમે 8086 પ્રોસેસર સાથે કેટલાક ટ્રાન્સીવર્સને કનેક્ટ કરી રહ્યાં હોવ તો DEN લાઇન ટ્રાન્સીવરની અનુરૂપ એનેબલ લાઇન સાથે કનેક્ટ થઈ શકે છે તો તે આઉટપુટ સિગ્નલ તરીકે એક્ટીવ થાય છે પછી આપણી પાસે ALE સિગ્નલ છે જેનો અર્થ છે એડ્રેસ લેચ એનેબલ અહીં બાહ્ય લેચનો ઉપયોગ કરીને એડ્રેસ અને ડેટા લાઇનનું ડિમલ્ટીપ્લેક્સિંગ થાય છે તો 8085 ની જેમ જ આપણી પાસે ALE લાઇન છે પછી MIO પિન છે તેનો ઉપયોગ મેમરી એક્સેસ અને IO એક્સેસમાં તફાવત કરવા માટે થાય છે 8085 ની જેમ જ મેમરી એક્સેસ ઇન્સ્ટ્રક્શન માટે MIO લાઇન હાય હોવી જોઈએ અને IO એક્સેસ ઇન્સ્ટ્રક્શન માટે MIO લાઇન લો હોવી જોઈએ પછી રાઈટ કંટ્રોલ માટે WR લાઇન છે તો જો તમે લો કરો તો તે રાઈટ ઓપરેશન કરશે તો આપણી પાસે આ રાઈટ ઓપરેશન છે અને પછી આપણી પાસે આ INTR લાઇન છે જે ઇન્ટરપ્ટ એક્નોલેજ છે તો જો તમને વર્તમાન ઇન્સ્ટ્રક્શનના અંતમાં ઇન્ટરપ્ટ મળે તો પ્રોસેસર ઇન્ટરપ્ટ એક્નોલેજ સાયકલમાં પ્રવેશ કરશે અને ઓપરેશન કરશે પછી આપણી પાસે બે વધુ પિન HOLD અને HLDA હોલ્ડ એક્નોલેજ છે જે 8085 ને સમાન જ કાર્ય કરે છે HOLD એ બસ માસ્ટર્સમાંથી મળતું પ્રોસેસર માટેનું ઇનપુટ સિગ્નલ છે આપણી પાસે સિસ્ટમમાં રહેલ અન્ય બસ માસ્ટર્સ આ હોલ્ડિંગ માટે વિનંતી કરી શકે છે તેઓ 8086 પ્રોસેસરને હોલ્ડ કરવાનું કહી અને એડ્રેસ તથા ડેટા બસ કંટ્રોલ્સ રિલીઝ કરવાનું કહે છે જેથી ઉપકરણો આ એડ્રેસ અને ડેટા બસની આ પિનને નિયંત્રિત કરી શકે છે અને ઓપરેશન કરી શકે પછી અહીં હોલ્ડ એક્નોલેજ પિન HLDA છે તો HLDA એ એક્નોલેજમેન્ટ સિગ્નલ છે જે બસ માસ્ટર દ્વારા 8086 પ્રોસેસરને આપવામાં આવે છે આ હોલ્ડ સિગ્નલ આવ્યું છે તો એડ્રેસ અને ડેટા બસને રિલીઝ કર્યા બાદ આ હોલ્ડ એક્નોલેજ લાઇન એક્ટીવ થશે જેથી વિનંતી કરનાર પ્રોસેસર અથવા વિનંતી કરનાર માસ્ટરને ખબર પડશે કે હવે બસો મારા ઉપયોગ માટે ફ્રી છે કે 8086 પ્રોસેસરે બસ રિલીઝ કરી છે તો તે હવે આપણા દ્વારા ઉપયોગ માટે તૈયાર છે તો આ હોલ્ડ એક્નોલેજમેન્ટ એ પ્રોસેસર દ્વારા બસ માસ્ટરને મળતું એક્નોલેજ સિગ્નલ છે જેમાં તે હોલ્ડ પિન દ્વારા બસના કંટ્રોલની વિનંતી કરે છે જ્યારે પ્રોસેસર હોલ્ડ સ્વીકારે છે ત્યારે HLDA હાય થશે હોલ્ડને સ્વીકાર કરવું એટલે કે તેણે એડ્રેસ અને ડેટા બસ કંટ્રોલ્સ રિલીઝ કરી દીધા છે હવે આપણે મેક્સીમમ મોડનું ઓપરેશન જોઈએ તો આપણી પાસે આ S0 S1 અને S2 જેવા સ્ટેટસ સિગ્નલ્સ છે મેક્સીમમ મોડ દરમિયાન આ MNMX લાઇન ગ્રાઉન્ડેડ છે અને આ S0 S1 અને S2 સ્ટેટસ સિગ્નલ્સ આ રીતે કાર્ય કરે છે જ્યારે તેઓ 0 0 0 હોય ત્યારે તે એક ઇન્ટરપ્ટ એક્નોલેજ સાયકલ છે જયારે તે 0 0 1 હોય તો તે IO પોર્ટ રીડ કરશે જયારે તે 0 1 0 હોય તો તે IO પોર્ટ રાઈટ કરશે અને 0 1 1 એ હોલ્ટ છે તો આ એક્સેસના વિવિધ પ્રકારો છે હવે પછી આ એક રસપ્રદ ભાગ છે તમે જોઈ શકો છો કે અહીં આ 1 0 0 1 0 1 અને 1 1 0 છે તો આ ત્રણ ઇન્સ્ટ્રક્શન્સ એ ત્રણ અલગ અલગ સ્ટેટસ મોડ્સ છે તે કોડ એક્સેસ અને ડેટા એક્સેસ વચ્ચે તફાવત કરવાનો પ્રયાસ કરશે તો જો 1 0 0 હોય તો તેનો અર્થ એ છે કે તે ઓપ કોડ ફેચ કરી રહ્યું છે 1 0 1 એટલે કે તે મેમરી રીડ કરી રહ્યું છે અને 1 1 0 એટલે કે તે મેમરી રાઈટ કરી રહ્યું છે અને 1 1 1 એટલે કે પ્રોસેસર કંઈ કરી રહ્યું નથી તો તે નિષ્ક્રિય અથવા ઇનએક્ટીવ મોડ માં છે પછી અહીં વધુ બે પિન છે QS0 QS1 જે ક્યુ સ્ટેટસ તરીકે ઓળખાય છે પ્રોસેસર આ લાઇન્સમાં ક્યુ નું સ્ટેટસ પ્રદાન કરે છે તો મૂળભૂત રીતે શું થાય છે કે જો તમે 8086 નો આંતરિક બ્લોક ડાયાગ્રામ જોશો તો તમે જોશો કે ત્યાં એક ઇન્સ્ટ્રક્શન રજીસ્ટરના બદલે એક ઇન્સ્ટ્રક્શન ક્યુ છે જેનાથી એ કહી શકે છે કે ક્યુ માં કેટલી ઇન્સ્ટ્રક્શન્સ છે ક્યુ એ મૂળભૂત રીતે 6 બાઈટ વાઈડ હોય છે તો તે કહી શકે છે કે ક્યુ ની સ્થિતી શું છે તો જ્યારે તે 0 0 હોય ત્યારે કોઈ ઓપરેશન હોતું નથી જયારે તે 0 1 હોય ત્યારે ઓપ કોડની પ્રથમ બાઈટ ક્યુ માંથી હોય છે જ્યારે 1 0 હોય ત્યારે ક્યુ ખાલી હોય છે અને જ્યારે 1 1 હોય ત્યારે ક્યુ માંથી અનુગામી બાઈટ રીડ થવી જોઈએ તો આ ક્યુ સ્ટેટસથી પ્રોસેસર આ લાઇન્સ પર ક્યુ નું સ્ટેટસ પ્રદાન કરે છે તેનો ઉપયોગ બાહ્ય ડીવાઈસ દ્વારા 8086 માં ક્યુ નું ઇન્ટરનલ સ્ટેટસ ટ્રેક કરવા માટે થાય છે તો અંદર શું થઈ રહ્યું છે તો અંદર શું થઇ રહ્યું છે ઇન્સ્ટ્રક્શન સાયકલ ફેચ ડિકોડ એક્ઝીક્યુટ કરે છે તો તમે આ QS0 અને QS1 લાઇન પર નજર રાખી શકો છો આઉટપુટનું અર્થઘટન આ ટેબલમાં બતાવ્યા પ્રમાણે કરવામાં આવે છે જેમાં નો ઓપરેશન કયું માંથી ઓપ કોડની પ્રથમ બાઈટ વગેરે છે તો પછી આપણી પાસે થોડી વધુ પિન RQGT0 અને RQGT1 પિન્સ છે આ બસ રિકવેસ્ટ ગ્રાન્ટ છે તો આ રિકવેસ્ટનો ઉપયોગ અન્ય લોકલ માસ્ટર્સ દ્વારા પ્રોસેસર્સની વર્તમાન બસ સાયકલના અંતે લોકલ બસને રિલીઝ કરવા માટે પ્રોસેસર પર દબાણ કરવા માટે કરવામાં આવે છે તો ઓપરેશનના મિનીમમ મોડ માટે આપણી પાસે હોલ્ડ એક્નોલેજમેન્ટ છે ઓપરેશનના મેક્સીમમ મોડ માટે આપણી પાસે આ RQGT લાઇન્સ છે તો અન્ય પ્રોસેસર્સ 8086 ને વર્તમાન સાયકલના અંતે બસ રિલીઝ કરવાનું કહી શકે તો આ રીતે આ પિન્સ ઉપયોગી છે આ પિન્સ બાયડિરેક્શનલ છે આ પ્રોસેસર પણ બીજા પ્રોસેસરને રિકવેસ્ટ મોકલી શકે છે તેથી આ બાયડિરેક્શનલ છે અને અહીં પ્રાધાન્યતા પણ છે જેમ કે અહીં GT0 ને GT1 કરતાં વધુ પ્રાધાન્યતા છે તો જો બે અલગ માસ્ટર્સ બસ રિલીઝ માટેની રિકવેસ્ટ હોય ત્યારે જેની પણ લાઇન 0 પર રિકવેસ્ટ હોય તેને બસ મળશે પછી અહીં એક અન્ય લાઈન છે LOCK અહીં આઉટપુટ સિગ્નલ એ લોક પ્રિફિક્સ ઇન્સ્ટ્રક્શન દ્વારા એક્ટીવ થાય છે તો તમે જોશો કે કેટલીક ઇન્સ્ટ્રક્શન્સમાં લોક પ્રિફિક્સ હોય છે અને ઇન્સ્ટ્રક્શન પૂર્ણ ન થાય ત્યાં સુધી એક્ટીવ રહે છે તો અહીં મૂળભૂત રીતે અન્ય બસ માસ્ટર્સને સિસ્ટમ બસના કંટ્રોલથી અટકાવવા પ્રિફિક્સમાં લોક રહેલી ઇન્સ્ટ્રક્શન્સના એક્ઝીક્યુશન દરમિયાન 8086 નું આઉટપુટ LOCK પિન પર લો હોય છે જેમ કે જો તમે કોઈ પ્રોસેસર 8086 મેક્સીમમ મોડમાં હોય તો આપણી પાસે ડિવાઇસ સાથે જોડાયેલા આવા સંખ્યાબંધ માસ્ટર્સ છે તો ઘણી 8086 ચિપ્સમાંથી દરેક એક માસ્ટર તરીકે કાર્ય કરી શકે છે હવે કેટલીક ઇન્સ્ટ્રક્શન માટે બસ રિલીઝ કરવું શક્ય નથી હોતું તો તે ઇન્સ્ટ્રક્શનના એક્ઝીક્યુશન વખતે તેમાં લોક પ્રિફિક્સ હશે તો આ લોક સિગ્નલ એક્ટીવ થશે અને પછી અન્ય પ્રોસેસરને ખબર પડશે કે હવે જે ઇન્સ્ટ્રક્શન્સ આ ચોક્કસ પ્રોસેસર એક્ઝીક્યુટ કરી રહ્યું છે તે લોક મોડમાં છે તો તે બસ રિલીઝ કરશે નહીં તો જો હું RQGT0 લાઇન પર રિકવેસ્ટ મોકલું કે હું વર્તમાન ઇન્સ્ટ્રક્શનના અંતે બસ રિલીઝ કરું છું તો એવું નહિ થાય તો તે રીતે આ લોક ની સુવિધા પ્રોસેસર માટે બસોને લોક કરવા માટે મળી છે આગળ આપણે 8086 પ્રોસેસરનું આર્કિટેક્ચર જોઈએ તો આ આર્કિટેક્ચર છે તમે જોઈ શકો છો કે તેને વ્યાપક રીતે બે ભાગમાં વિભાજિત કરી શકાય છે એકને બસ ઇન્ટરફેસ યુનિટ કહેવામાં આવે છે અને બીજાને એક્ઝીક્યુશન યુનિટ કહેવામાં આવે છે તો બસ ઈન્ટરફેસ યુનિટમાં આપણને એવી સુવિધાઓ મળી છે જેના દ્વારા આપણે એડ્રેસ બસ અને ડેટા બસને એક્સેસ કરી શકીએ છીએ તમે જાણો છો કે 8086 માં આપણી પાસે બે અલગ બસ નથી તે લાઇન્સ A0 થી A15 સાથે મલ્ટીપ્લેક્સડ છે અને આપણી પાસે આ સ્ટેટસ લાઇન્સ પણ બસ સાથે મલ્ટીપ્લેક્સડ છે તો આખરે 20 બીટની બસ 8086 ની બહાર જઈ રહી છે તો આ 20 બીટની એડ્રેસ બસ છે અને જ્યારે ડેટા ઓપરેશન થઇ રહ્યું હોય ત્યારે તેમાંથી 16 બિટ્સ ડેટા બસ તરીકે લેવામાં આવે છે અને પછી અહીં બસ કંટ્રોલ લોજીક છે જેમાંથી આ બસ બહાર આવશે તો 8085 થી વિપરીત 8086 પ્રોસેસરમાંથી આખરે એક બસ બહાર આવી રહી છે તો અહીં બે બસ છે તો એક બસ એ 16 બીટ એડ્રેસ બસ હતી અને બીજી બસમાંથી હાયર ઓર્ડર 8 બિટ્સ કોઈ સાથે મલ્ટીપ્લેક્સડ ન હતા પરંતુ લોઅર ઓર્ડર 8 બીટ ડેટા બસ સાથે મલ્ટીપ્લેક્સડ છે જ્યારે અહીં સંપૂર્ણ એડ્રેસ બસ અને ડેટા બસ મલ્ટીપ્લેક્સ છે પછી આખરે તમને પ્રોસેસરમાંથી 20 બીટની બસ મળે છે પછી જો તમે એડ્રેસ જનરેશનમાં જોશો તો તમે જોઈ શકશો કે ત્યાં એક ઇન્સ્ટ્રક્શન ક્યુ છે 8085 માં જ્યારે આ જ્યારે ડેટા બસ પ્રોસેસરની અંદર આવી રહી હતી ત્યારે ત્યાંથી તે કેટલાક ઇન્સ્ટ્રક્શન રજીસ્ટર અને પછી ડીકોડર માં જતી હતી પરંતુ અહીં એવું થતું નથી અહીં ઇન્સ્ટ્રક્શન રજીસ્ટરને એક 6 બાઈટની ક્યુ દ્વારા બદલવામાં આવ્યું છે જેથી આપણે 6 અલગ અલગ બાઈટ લોડ કરી શકીએ તો ઇન્સ્ટ્રક્શન સાઈઝના આધારે આ 6 બાઈટ એક જ ઇન્સ્ટ્રક્શન બનાવી શકે છે અથવા તે 6 અલગ અલગ ઇન્સ્ટ્રક્શન્સ બનાવી શકે છે તો આ બંને વસ્તુ શક્ય છે જ્યારે પણ આ એક્સટર્નલ બસ ફ્રી હોય ત્યારે 8086 મેમરીને ત્યાંથી આગળની ઇન્સ્ટ્રક્શન મેળવવા માટે રિકવેસ્ટ કરશે અને તેને ઇન્સ્ટ્રક્શન ક્યુ માં મૂકશે અને અલબત્ત જો અમુક ઇન્સ્ટ્રક્શન જમ્પ અથવા બ્રાન્ચ અથવા કોલ પ્રકારની ઇન્સ્ટ્રક્શન્સ હોય તો તે વર્તમાન ક્યુ ના કન્ટેન્ટ ને અવગણશે તે ક્યુ માંથી બહાર નીકળી જશે અને તે નવા લોકેશન પરથી લોડ થવાનું શરૂ કરશે તો આ રીતે ક્યુ નિયંત્રિત થાય છે તો તે આ બસમાંથી ઇન્સ્ટ્રક્શન્સ મેળવશે અને આ ક્યુ માં મૂકશે આ ઉપરાંત ત્યાં રજીસ્ટરનો સમૂહ છે જે સેગમેન્ટ રજીસ્ટર્સ તરીકે ઓળખાય છે તેમાં CS DS SS અને ES નો સમાવેશ થાય છે અહીં CS એટલે કોડ સેગમેન્ટ રજીસ્ટર DS એટલે ડેટા સેગમેન્ટ રજીસ્ટર SS એટલે સ્ટેક સેગમેન્ટ રજીસ્ટર ES એ એક્સ્ટ્રા સેગમેન્ટ રજીસ્ટર કહેવાય છે અને અહીં એક ઇન્સ્ટ્રક્શન પોઇન્ટર IP છે આમાંના દરેક રજીસ્ટર એ 16 બીટના રજીસ્ટર છે અને આ IP વેલ્યુ છે તેઓને આ એડ્રેસ જનરેશન યુનિટ પર મૂકવામાં આવે છે અને તે 16 બીટ ડેટામાંથી 20 બીટ એડ્રેસ જનરેટ કરે છે અને આ 20 બીટનું એડ્રેસ 8086 બસ દ્વારા બહારની દુનિયામાં એડ્રેસ બસ તરીકે જાય છે અને કેટલીક વાર આપણે આ ડેટા બસ પણ કનેક્ટ કરવાની જરૂર પડે છે જે અહીં જોડાયેલ છે કારણકે આપણે ક્યારેક ડેટા બસમાંથી આવતા ડેટા પર કેટલાક ઓપરેશન કરવાની જરૂર પડી શકે છે તો એડ્રેસ સંબંધિત કેટલીક ગણતરી માટે તે અહીં જોડાયેલ છે હવે આ ઇન્સ્ટ્રક્શન ક્યુ માંથી ઇન્સ્ટ્રક્શન્સ ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમ્સ પર આવે છે જે આ આર્કિટેક્ચરનો બીજો ભાગ એક્ઝીક્યુશન યુનિટ છે એક્ઝીક્યુશન યુનિટમાં સંખ્યાબંધ જનરલ પરપઝ રજીસ્ટર્સ AX BX CX અને DX હશે જેમાંના દરેકમાં મૂળ રીતે બે 8 બીટના રજીસ્ટર હોય છે ઉદાહરણ તરીકે AX માં AH અને AL હોય છે BX માં BH અને BL છે CX માં CH અને CL નો સમાવેશ થાય છે તો તેમાં આ રીતે સંખ્યાબંધ રજીસ્ટર હોય છે અને પછી આપણી પાસે અહીં SP BP SI અને DI છે તો આ બધા રજીસ્ટર્સ એ સ્પેશિયલ પરપઝ રજીસ્ટર્સ છે આ એક્ઝીક્યુશન યુનિટના અન્ય ભાગમાં એક ALU છે આ ALU વાસ્તવિક કામગીરી કરી રહ્યું છે અહીં ડેટાને ટેમ્પરરી હોલ્ડ કરવા માટે કેટલાક ટેમ્પરરી રજીસ્ટર્સ છે જેમ 8085 માં પણ આપણી પાસે PSW રજીસ્ટર હતો અહીં આપણી પાસે ફ્લેગ રજીસ્ટર છે અને આ રીતે અહીં સંપૂર્ણ નિયંત્રણ થાય છે